આ ARM પ્રોસેસર ને જોઈએ તો રજીસ્ટર માં તે એક ઇન્ટરેસ્ટિંગ ફીચર જણાય છે ત્યાં 16 જનરલ પર્પઝ રજીસ્ટર છે તેને યુઝર મોડ માં R 0 થી R 15 તરીકે માર્ક કરીએ યુઝર મોડ બેઝિકલી તે મોડ છે જેમાં પ્રોસેસર સામાન્ય રીતે જ્યારે તે અમુક પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરતું હોય ત્યારે હોય છે તેને R 0 થી R 15 મળ્યું છે યુઝર મોડ તરીકે આ R 0 થી R 15 રજિસ્ટરનો ઉપયોગ કરી શકે છે આ 16 રજીસ્ટર માથી R 15 પ્રોગ્રામ કાઉન્ટર છે અન્ય પ્રોસેસર્સથી અલગ કે જ્યાં પ્રોગ્રામ કાઉન્ટર એક સ્પેશિયલ રજિસ્ટર હતો અને ત્યાં ફક્ત થોડી ઇન્સટ્રકશન છે જેના દ્વારા તમે પ્રોગ્રામ કાઉન્ટરને ઍક્સેસ કરી શકો છો ઉદાહરણ તરીકે 8085 ના કેસ માં તમને યાદ હોય તો PCHL એક ઇન્સટ્રકશન છે જેના દ્વારા આ પ્રોગ્રામ કાઉન્ટર એકસીસીબલ હતું અથવા તમે સબરૂટિન પર કૉલ કરી શકો છો જેના દ્વારા સ્ટેક માં પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યૂ ઉપલબ્ધ હશે અને ત્યાં મેનીપ્યુલેશન કરો તો આ પ્રમાણે બધા કરી શકે છે પરંતુ તે કેસ પ્રમાણે ARM પ્રોસેસર ત્યાં નહીં હોય તો R 15 એ યુઝર માટે જનરલ પર્પઝ રજીસ્ટર તરીકે અવેલેબલ છે પછી R 13 રજિસ્ટર નો ઉપયોગ કન્વેન્શનલી સ્ટેક પોઇન્ટર તરીકે થાય છે કન્વેન્શનલી આ શબ્દ ને જુઓ તેનો અર્થ એ છે કે મારે આનો ઉપયોગ કરવાનો કોઈ હાર્ડ કે ફર્સ્ટ નિયમ નથી મારે આ R 13 નો ઉપયોગ સ્ટેક પોઇન્ટર તરીકે કરવો પડશે હું તે R 13 નો ઉપયોગ સિમ્પલ રજીસ્ટર તરીકે અને જનરલ પર્પઝ ના રજીસ્ટર તરીકે પણ કરી શકું છું પરંતુ સામાન્ય રીતે તેનો ઉપયોગ સ્ટેક પોઇન્ટર તરીકે થાય છે અને આ બીજી બાબત એ નોંધવા જેવી છે કે ARM ઇન્સટ્રકશન સેટ માં PUSH POP ઇન્સટ્રકશન હોતી નથી તમારી પાસે આ સ્ટેક્સ ARM માં અવેલેબલ નથી હું જે પ્રોગ્રામ લખી રહ્યો છું તેના કારણે તે ખૂબ જ સરપ્રાઇઝિંગ લાગે છે ત્યાં સબપ્રોગ્રામ અને તે પણ હોઈ શકે છે ત્યાં સ્ટેક નથી હું સબરૂટિન્સના રીટન એડ્રેસ ને કેવી રીતે સેવ કરીશ અને હું તેના જેવા પેરામીટર કેવી રીતે પાસ કરીશ ત્યાં ઘણા કન્સર્ન છે આ ARM વિષે લોકો શું વિચારે છે કે તે પ્રોગ્રામ પર આધારિત છે ઘણા પ્રોગ્રામ્સને સબરૂટિન કૉલ કરવાની જરૂર નથી હોતી એવું બની શકે કે તે માત્ર ફ્લેટ ફેશન થી લખાયેલું હોય સમગ્ર કોડ એક જ રૂટિન છે ત્યાં કોઈ સબ પ્રોગ્રામ નથી પરિણામે મને તેમાં કોઈ સ્ટેક ની જરૂર નથી જો મને સ્ટેક્સની જરૂર હોય તો મારી પાસે સ્ટેકનો તે બર્ડન શા માટે હોવો જોઈએ હું તેનો ઉપયોગ કરી શકું છું હું કેટલાકને મારી રીતે ડિફાઇન કરી શકું છું જે આપણે પછી જોઈશું પરંતુ બેઝિકલી આ ARM પાસે કોઈ સ્ટેક પોઇન્ટર નથી હવે આ ARM છે જો તમે સ્ટેક નો ઉપયોગ કરી રહ્યાં હોવ જો તમે તે કેસમાં સ્ટેકને ડિફાઇન કરી રહ્યાં હોવ તો આ R 13 નો ઉપયોગ સ્ટેક પોઇન્ટર તરીકે થાય છે અને પરંતુ તે એક કન્વેન્શન છે જો આ ત્યાં ન હોય તો સ્ટેક ન હોય તો આપણી પાસે સૌથી મોટો ડીસએડવાંટેજ એ હોય છે કે સબ પ્રોગ્રામમાંથી કોલિંગ અને રિટર્નિંગ થાય છે આ ARM એ શું કર્યું છે કે તેઓએ આ રજિસ્ટર R 14 માટે ડેડીકેટેડ છે જેને લિંક રજિસ્ટર કહેવાય છે જ્યારે પણ કોઈ પ્રોસીજર કૉલ કરવામાં આવે છે ત્યારે રિટર્ન એડ્રેસ આપમેળે આ રજિસ્ટરમાં મૂકવામાં આવે છે અને પ્રોસીજરમાંથી રિટર્ન ફક્ત R 14 થી R 15 કૉપિ કરીને થાય છે તો ચાલો આપણે એક ઉદાહરણ લઈએ મને એક પ્રોગ્રામ મળ્યો છે અને ક્યાંક હું સબરૂટીન ABC નામના સબરૂટીનને કૉલ કરું છું અને આ સબરૂટીન ABC અહીં ક્યાંક છે બરાબર અહીં અંતે મને ABCમાંથી રીટર્ન મળ્યું છે હવે આ શું છે જો આ એડ્રેસ 1000 હોય અને આ ઇન્સટ્રકશન 3 બાઈટ ઇન્સટ્રકશન હોય તો નેક્સ્ટ લોકેશન 1003 છે ARM શું કરશે કે ARM પ્રોસેસર એ કરશે કે તે લિંક રજિસ્ટરમાં જે R 14 માં છે તે મૂકશે 1003 ની આ વેલ્યૂ R 14 માં તે વેલ્યૂ 1003 મૂકશે જ્યારે આ કોલ એક્ઝિક્યુટ થઈ રહ્યો છે તે આ રીતે કરવામાં આવશે હવે જ્યારે આ પોઈન્ટ પર આવે છે ત્યારે એક્સ્ક્લુઝિવ રીટર્ન જરૂરી નથી તમે R 15 માટે જે કરી શકો તે પ્રોગ્રામ કાઉન્ટર છે તમે ફક્ત MOV R 15 R 14 કહી શકો છો તો શું થશે આ R 14 ને R 15 માં કૉપિ કરવામાં આવશે અને પરિણામે પ્રોગ્રામ કાઉન્ટર હવે મોડીફાઇડ કરવામાં આવ્યું છે તમે આ પોઈન્ટ પર પાછા આવ્યા છો પ્રોગ્રામનું એકઝીક્યુટિંગ ચાલુ રહેશે તે સબરૂટિન માંથી રીટર્ન ફરવા જેવું છે આ રીતે તે યોગ્ય છે તો પોસિબલ એડવાંટેજ શું છે તે એ છે કે ત્યાં કોઈ મેમરી એક્સેસ નથી જો આપણે 8085 ને ધ્યાનમાં લઈએ અને જો આ 8085 પ્રોસેસર હોય અને તમને આ મેમરી તરીકે મળી હોય તો મેમરીનો એક પાર્ટ સ્ટેક તરીકે ડિફાઇન કરવામાં આવે છે અને સ્ટેક પોઇન્ટર દ્વારા સ્ટેકની ટોપ પર બે તરફ પોઈન્ટ કરવામાં આવે છે જ્યારે પણ સબરૂટિન કોલ કરવામાં આવે છે ત્યારે PC વેલ્યુ માટે આ રજીસ્ટર પર PC લો અને PC હાઈ પર સેવ થાય છે તે આ સ્ટેક પર અને તેને રીટર્ન કરવા માટે સેવ કરવામાં આવશે આ વેલ્યૂ સ્ટેક માંથી પોપ આઉટ થશે તેનો અર્થ એ છે કે જ્યારે પણ તે પ્રોસીજર કોલ અથવા સબરૂટિન કોલ માટે જાય છે ત્યારે તે મેમરી એક્સેસ કરી રહ્યું છે અને રીટર્ન ફરી રહ્યું છે અને ત્યારે તે મેમરી એક્સેસ પણ કરી રહ્યું હોય છે તે ટાઈમ કઞ્ઝ્યુમિંગ છે અને પાવર કઞ્ઝ્યુમિંગ છે બસ ડેટાને એડ્રેસ કરવા માટે બાહ્ય બસ એક્ટિવિટીઝ હશે બસ ક્લાયન્ટ એક્ટિવિટીઝ હશે તે સમય અને પાવર કંઝંપ્શનમાં આવશે પરંતુ અહીં જે થઈ રહ્યું છે તે R 14 R 15 છે અને તે બધા ઇન્ટરનલ રજિસ્ટર છે તેઓ CPU ની અંદર છે ત્યાં કોઈ ડિફિકલ્ટી નથી તેઓ ફક્ત ડેટા ટ્રાન્સફર રજીસ્ટર કરવા માટે રજિસ્ટર્ડ છે જેથી તે ખૂબ જ ઝડપી છે જ્યારે આપણે એક સબરૂટિન કૉલ કરીએ છીએ ત્યારે આ સબરૂટિન કૉલ કરવાની તે ખૂબ જ અનુકૂળ રીત છે પરંતુ ત્યાં એક કેચ છે તમારી પાસે છે તેવુ જ જ્યારે પણ તમે રૂટિન ABC ની અંદર હોવ તો જો અન્ય રૂટિન XYZ પર બીજો કૉલ આવે તો પછી શું થશે જો આ લોકેશન થી શરૂ થાય તો ધારો કે આ નેક્સ્ટ ઇન્સટ્રકશન લોકેશન છે બે વખત 1004 તો જ્યારે આ કૉલ એક્ઝિક્યુટ થઈ રહ્યો છે ત્યારે આ R 14 ની વેલ્યૂ 2004 સાથે 10 વખત વધારે મળશે જે હવે પાછી આવી રહી છે જ્યારે પણ આ XYZ રૂટિન સમાપ્ત થાય ત્યારે પાછા આવવું ધારો કે આ રૂટિન XYZ છે અને પછી જ્યારે પણ તમે પાછા જવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે અહીં તમારે તે ઇન્સટ્રકશન MOV R 15 R 14 મૂકવાની રહેશે તો તે ક્યાં પાછું આવશે તે આ લોકેશન પર પાછું આવશે પરંતુ ત્યાં સુધીમાં તમારી R 14 રજિસ્ટર નું કન્ટેન્ટ લોસ્ટ થઈ જશે તમે અહીં મૂકેલી આ વેલ્યૂ 1003 છે જે ત્યાં મૂકવામાં આવી હતી આ સમય સુધીમાં આ રીટર્ન વેલ્યૂ લોસ્ટ થઈ જશે તમે આને યોગ્ય રીતે રીટર્ન કરી શકશો નહીં આ રીટર્ન કામ કરશે નહીં બેઝિકલી તમારે આ પ્રકારની પરિસ્થિતિ ની ધ્યાન લેવા માટે કંઈ વધારે કરવાની જરૂર છે જ્યારે પણ તમને આ નેસ્ટેડ પ્રોસેસ કોલ મળ્યો છે ત્યારે આપણને ડિફિકલ્ટી પડી છે પરંતુ આપણે પ્રોગ્રામમાં નેસ્ટેડ પ્રોસિજર કૉલ કરી શકતા નથી પરિણામે આ જરૂરી ન હોઈ શકે જો તે જરૂરી હોય તો મારે ખાસ કાળજી લેવી પડશે જેમ કે મારે આ R 14 રજિસ્ટરના કન્ટેન્ટ ને સ્ટેક પર સેવ કરવાની જરૂર છે અને અહીંથી પાછા ફરતી વખતે મારે આને કૉલ કરતા પહેલા અહીંથી પાછા ફર્યા પછી કન્ટેન્ટને પૉપ આઉટ કરવાની જરૂર છે મારે સ્ટેકમાં R 14 રજિસ્ટર વેલ્યુ તરીકે પુશ કરવું પડશે અને આ પોઈન્ટ એ આવ્યા પછી મારે સ્ટેકમાંથી R 14 રજિસ્ટર પૉપઆઉટ કરવું પડશે કોઈક રીતે સ્ટેક જરૂરી હશે પરંતુ તે સ્પેસિફિક પ્રોગ્રામ છે અને જો પ્રોગ્રામ જરૂરી હોય તો તમે પોતે સ્ટેકને ઇંપ્લીમેંટ કરશો બેઝિક પ્રોસેસર તેને સપોર્ટ કરશે નહીં હવે R 14 એ લિંક રજિસ્ટર છે અને એક પ્રોસીજર કૉલ કરવામાં આવે છે જેનું એડ્રેસ આ R 14 રજિસ્ટરમાં સેવ કરવામાં આવે છે અને R 14 થી R 15 ની કૉપિ કરીને રિટર્ન કરવામાં આવશે પછી ત્યાં એક પ્રોગ્રામ સ્ટેટસ રજિસ્ટર છે ત્યાં એક કરંટ પ્રોગ્રામ સ્ટેટસ રજિસ્ટર છે અને ત્યાં સ્ટોર્ડ પ્રોગ્રામ સ્ટેટસ રજિસ્ટરની સંખ્યા છે જ્યાં આવા સંખ્યાબંધ SPSR રજિસ્ટર છે તેથી કરંટ પ્રોગ્રામ સ્ટેટસ રજિસ્ટરમાં 4 કંડીશન ફ્લેગ છે નેગેટિવ ઝીરો કેરી અને ઓવરફ્લો ઓક્ઝીલરી કેરી અને તેના જેવી વસ્તુઓ જેવું કંઈ નથી તેમાં માત્ર 4 કેરી 4 બિટ્સ નેગેટિવ ઝીરો કેરી અને ઓવરફ્લો છે અને ત્યાં એક SPSR રજિસ્ટર છે જે CPSR રજિસ્ટરના કન્ટેન્ટ ને ઓપરેશનના કેટલાક મોડ્સ માં સેવ કરી શકે છે જો તમે ઓપરેશન ના મોડ્સ પર ધ્યાન આપો તો ARM પ્રોસેસર વિવિધ મોડમાં એક્ઝિક્યુટ કરી શકે છે જ્યારે પ્રોગ્રામ અમુક એપ્લિકેશન કોડને એક્ઝિક્યુટ કરી રહ્યો હોય ત્યારે પહેલો એ યુઝર મોડ છે સામાન્ય રીતે હું કહી શકું છું કે જ્યારે પણ આપણે પ્રોસેસર ઓપરેશનની તપાસ કરીએ છીએ ત્યારે ઓપરેશનને વિવિધ કેટેગરી માં ક્લાસીફાઇડ કરી શકાય છે બેઝિક મોડ એ ઓપરેશનનો યુઝર મોડ છે હવે યુઝર મોડ ઓફ ઑપરેશન માં આપણને આ પ્રોગ્રામ સ્ટેટમેન્ટ મળ્યા છે જેમ કે x yz જો a b હોય તો પછી x c d હશે તે પ્રમાણે આપણે એક પ્રોગ્રામ લખી રહ્યા છીએ જ્યાં સુધી તેમાં માત્ર મેમરી એક્સેસ અને કેટલાક એરિથમેટિક લોજીક ઓપરેશનનો સમાવેશ થાય છે ત્યાં સુધી પ્રોગ્રામ યુઝર મોડમાં એક્ઝિક્યુટ થશે પરંતુ કેટલીકવાર એ જરૂરી હોય છે કે કદાચ આપણે x ની વેલ્યૂ આઉટપુટ કરવા માંગીએ છીએ કદાચ આપણે તેને સ્ક્રીન પર મૂકવા અથવા પ્રિન્ટર પર મૂકવા માંગીએ છીએ x ની વેલ્યૂ અમુક ડિવાઇસ પર મૂકવી પડશે તે કિસ્સામાં તે કેવી રીતે ઇંપ્લીમેંટેડ કરવામાં આવે છે કારણ કે જો આ ઍક્સેસ સિસ્ટમ માં તમારી જેમ અનરિસ્ટ્રીક્ટેડ હોય તો મારી પાસે ઘણા બધા યુઝર પ્રોગ્રામ્સ એક્ઝિક્યુટ થઈ શકે છે અને જો મારી પાસે આ બાબત પર કોઈ કંટ્રોલ ન હોય જેમ કે કયુ ડિવાઇસ પ્રોગ્રામ ડિવાઇસને ઍક્સેસ કરશે અને બધા પણ તો ત્યાં કેઓસ રહેશે જ્યારે પણ ડિવાઇસ આ પ્રકારની સર્વિસ ની રિકવેસ્ટ કરે છે ત્યારે સામાન્ય રીતે શું કરવામાં આવે છે કે તેઓ ઑપરેટિંગ સિસ્ટમ અથવા OS સર્વિસમાંથી સિસ્ટ તરીકે ઓળખાય છે અને જ્યારે પણ આ ઑપરેટિંગ સિસ્ટમ સર્વિસ જરૂરી હોય ત્યારે આપણે યુઝર મોડ માંથી સિસ્ટમ મોડ અથવા કર્નલ મોડ તરીકે તે કઇંક આવું ઓળખાય છે આને યુઝર મોડ થી સિસ્ટમ મોડ અથવા કર્નલ મોડ કહેવામાં આવે છે અને આ એકઝીક્યુશન આ મોડમાં થાય છે તે વધુ પ્રોટેકટેડ મોડ છે યુઝર મોડમાં તમે ઘણા બધા સિસ્ટમ રિસોર્સિસ ને ઍક્સેસ કરી શકતા નથી પરંતુ કર્નલ મોડ અથવા સિસ્ટમ મોડમાં તમે તે કરી શકો છો તે રીતે બે અલગ અલગ મોડ્સ હોઈ શકે છે જે મોટાભાગની સિસ્ટમોમાં કોમન છે તે સિવાય અન્ય મોડ્સ પણ છે જેમ કે આપણી પાસે એપ્લિકેશન કોડ ચલાવવા માટે આ યુઝર મોડ હોઈ શકે છે આ યુઝર મોડ એ અર્થમાં રીસ્ટ્રીક્ટેડ છે કે તે CPSR રજિસ્ટરમાં ફેરફાર કરી શકતો નથી તે ફક્ત આ એરિથમેટિક લોજીક ઓપરેશન દ્વારા પ્રભાવિત થશે પરંતુ તમે પ્રોગ્રામ ઇન્સટ્રકશન દ્વારા તેને મોડીફાઇડ કરી શકતા નથી અને આપણે અમુક એક્સેપ્શન જનરેશન દ્વારા જ મોડ બદલી શકીએ છીએ એક્સેપ્શન એ છે કે જ્યારે પણ તમે ડિવાઇસ સપોર્ટ માટે પૂછતા હોવ કે જેથી તે સિસ્ટમ માટે એક્સેપ્શન હોય તો તે ઑપરેટિંગ સિસ્ટમને સિસ્ટમ કૉલ તરીકે આપવામાં આવે છે તે એક એક્સેપ્શન છે એટલે કે ત્યાં વિવિધ રીતો હોઈ શકે છે જેના દ્વારા તમે એક્સેપ્શન ઉભા કરી શકો છો તમે એક્સેપ્શન વધારીને યુઝર મોડમાંથી અન્ય મોડને બદલી શકો છો ઓપરેશન નો બીજો મોડ ફાસ્ટ ઇન્ટરપ્ટ પ્રોસેસિંગ મોડ અથવા FIQ મોડ છે આ એક ઇન્ટર પ્રોસેસિંગ મોડ છે પરંતુ તે હાઇ સ્પીડ ઇન્ટરપ્ટ છે જેમ કે જ્યારે પણ તમે કોઈપણ એમ્બેડેડ એપ્લિકેશન કહો છો ત્યારે બધી એપ્લીકેશન સમાન મહત્વની નથી હોતી બધી એક્ટિવિટી જે સમાન રીતે મહત્વપૂર્ણ નથી જેમ કે જ્યારે આપણે કહીએ છીએ કે પ્લાન્ટ ARM પ્રોસેસર દ્વારા કંટ્રોલ થાય છે હવે જો તેઓ વધુ રેગ્યુલર ઓપરેશન કરે તો તેઓને થોડી પ્રાયોરિટી હોય છે પરંતુ જો સ્મોક ડિટેક્ટર હોય તો આગની સ્થિતિ અથવા ધુમાડો શોધી કાઢે છે તેથી તે એક ઈમરજન્સી ની કંડીશન છે એક્શન ઇમિડીએટલી થવી જોઈએ તે રીતે તેને સિસ્ટમમાં ફાસ્ટ ઈંટરપ્ટ તરીકે મોકલી શકાય છે રિસ્પોન્સ ખૂબ ફાસ્ટ છે જનરલી એક ક્રીટીકલ ઈંટરપ્ટ સોર્સ FIQ પિન સાથે જોડાયેલ છે પ્રોસેસર માં એક ડેડીકેટેડ FIQ પિન છે અને તે તેની સાથે જોડાયેલ છે આ રીતે આપણે આ પાવર સપ્લાય લાઇન પાવર સપ્લાય હોઈ શકે છે FIQ સાથે જોડાયેલ FIQ પર પાવર ફેઇલિયર શોધી કાઢવામાં આવે છે જો પાવર ફેઈલ હોય તો સિસ્ટમ અર્જન્ટ કામ ફિનિશ કરશે અને પછી તે પાછું ઉપર જશે પછી તે શટ ડાઉન થઈ જશે ત્યાં અન્ય ઇન્ટરપ્ટ પ્રોસેસિંગ મોડ છે જે IRQ મોડ તરીકે ઓળખાય છે સિસ્ટમમાં અન્ય ઈંટરપ્ટ્સ છે તે ARM પ્રોસેસર છે તેમાં ઇન્ટરપ્ટની બે કેટેગરી હશે એક FIQ દ્વારા પ્રથમ ઇન્ટરપ્ટ પ્રોસેસિંગ અને IRQ દ્વારા સામાન્ય ઇન્ટરપ્ટ પ્રોસેસિંગ છે ઓપરેશન ના અન્ય મોડ્સ જેમ કે આપણને સુપરવાઈઝર મોડ મળ્યો છે આ બેઝીકલી તે સિસ્ટમ મોડ છે જેના વિશે હું વાત કરી રહ્યો હતો જ્યારે પ્રોસેસને એનકાઉન્ટર કરવામાં આવે ત્યારે આ એન્ટર કરવામાં આવે છે સૉફ્ટવેર ઈન્સ્ટ્રકશનને ઈન્ટરપ્ટ કરે છે સોફ્ટવેર ઈન્ટરપ્ટ ઈન્સ્ટ્રકશન આ બેઝીકલી તે ફીચર્સ છે જેનો ઉપયોગ કરવામાં આવે છે જે પ્રોસેસર ડિઝાઇનર્સ દ્વારા સિસ્ટમ દ્વારા આપવામાં આવે છે આ ઇન્ટરપ્ટ્સ છે પરંતુ આ પ્રોગ્રામમાં કેટલાક સો છે જેમાં તમે આ ટાઈપ ની ઈન્સ્ટ્રકશન મૂકી શકો છો જેમ કે આપણી પાસે SWI જેવી ઈન્સ્ટ્રકશન હોઈ શકે છે જે સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે અને એક નંબર n આપવામાં આવે છે સિસ્ટમ શું કરે છે કે તે n ની વેલ્યુ પર આધાર રાખે છે ત્યાં કેટલાક ફ્રી સ્પેસીફાઈડ મેમરી લોકેશન છે જ્યાં તે બ્રાંચ હશે આ SWI માટે હોઈ શકે છે n બરાબર 10 હોઈ શકે છે કે તે અહીં આવશે હવે ઑપરેટિંગ સિસ્ટમ જે કરે છે તે એ છે કે પ્રિન્ટર ઍક્સેસ કરવા ડિસ્પ્લે ને ઍક્સેસ કરવા ફાઇલ ને ઍક્સેસ કરવા કીબોર્ડ ને ઍક્સેસ કરવા વગેરે જેવી વિવિધ સર્વિસીસ માટે તે વિવિધ સર્વિસીસને ડિફાઇન કરી શકે છે અને તેને કોરસપોન્ડીંગ સર્વીસ રૂટીન આ રિજિયન માં લોડ થઈ શકે છે હવે એક પ્રોગ્રામમાં ધારો કે મને પ્રિન્ટર સર્વીસની જરૂર છે અને પ્રિન્ટર સર્વીસની મને ખબર છે કે સર્વીસ નંબર 10 છે મારા પ્રોગ્રામ માં હું આને SWI 10 કહું છું હું આ રૂટિનને એક્સેસ કરીશ જે પ્રિન્ટર એક્સેસ છે આ SWI ઈન્સ્ટ્રકશન એક પ્રોગ્રામ દ્વારા એકઝીક્યુટ કરવામાં આવે છે સિસ્ટમ સુપરવાઈઝર મોડ માં જશે અને સુપરવાઈઝર મોડમાં તે આ OS સર્વીસ કરશે નોર્મલી આ સોફ્ટવેર ઇન્ટરપ્ટ આ OS સર્વિસીસ માટે રિઝર્વ્ડ છે રીસેટ પર ARM આ સુપરવાઈઝર મોડમાં પ્રવેશ કરશે અને પછી તે ઓપરેટિંગ સિસ્ટમ કંટ્રોલ ના આધારે યુઝર મોડમાં જશે ત્યાં એક અનડીફાઇન્ડ ઈન્સ્ટ્રકશન મોડ છે અનડીફાઇન્ડ મોડ કહે છે કે આ મેળવેલ ઈન્સ્ટ્રકશન ARM ઈન્સ્ટ્રકશન અથવા કોપ્રોસેસર ઈન્સ્ટ્રકશન નથી પ્રોસેસર મેમરી માંથી સતત ઈન્સ્ટ્રકશન મેળવે છે જો પ્રોગ્રામ જે મેમરીમાં લોડ થયેલ હોય તો તે મેળવેલ હોય છે તે યોગ્ય રીતે લોડ થયેલ નથી કેટલીક ઈન્સ્ટ્રકશનમાંથી કેટલીક ખોટી છે તે અર્થમાં કે તે કોઈપણ માન્ય અપકોડને કોરસપોંડ નથી તે કેસમાં ઈન્સ્ટ્રકશન એક છે અનડીફાઇન્ડ ઈન્સ્ટ્રકશન અને પછી પ્રોસેસર આ અનડીફાઇન્ડ ઈન્સ્ટ્રકશન મોડ પર જશે અને તે મુજબ તે અમુક ઓપરેશન કરશે પછી એક એબોર્ટ મોડ છે જો ત્યાં મેમરી ફોલ્ટ હોય તો તે આ છે તેણે કેટલાક એડ્રેસ જનરેટ કર્યા છે પ્રોસેસરે કેટલાક એડ્રેસ જનરેટ કર્યા છે પરંતુ તે એડ્રેસ સિસ્ટમ માં આપણી પાસે રહેલી મેમરી ચિપની રેંજ માંથી બહાર છે તે મેમરી ફોલ્ટ છે તે રીતે તે અબોર્ટ મોડમાં જશે આ તમામ મોડ્સ ARM પ્રોસેસર દ્વારા સપોર્ટેડ છે હવે અલગ અલગ મોડ માં આ ARMને રજિસ્ટરના અલગ અલગ સેટ મળ્યા છે આ સિસ્ટમ અને યુઝર મોડ છે અને તેઓ આ રજીસ્ટર R 0 ને R 15 થી શેર કરે છે આ રજીસ્ટર યુઝર મોડ અને સિસ્ટમ મોડ માટે માર્કડ થયેલ છે આ રજિસ્ટર કોમન છે હવે તેમાંથી મેં પહેલેથી જ કહ્યું છે કે R 15 એ PC છે R 14 એ લિંક રજિસ્ટર R 13 સ્ટેક પોઇન્ટર છે જે સામાન્ય રીતે આપણે કહ્યું છે હવે જો તમે FIQ મોડમાં જુઓ તો FIQ મોડમાં તમને R0 થી R6 સુધીના રજિસ્ટર મળ્યા છે તે સારું છે પરંતુ આ R7 થી R14 આ નવા રજિસ્ટર છે આ R0 થી R6 આ તમારા યુઝર મોડ રજિસ્ટર R 0 થી R6 જેવા જ છે પરંતુ આ રજિસ્ટર નવા છે તે આ R7 થી R14 R15 R14 જેવા નથી જે આપણી પાસે અહીં છે તે સમાન નથી અહીં તેઓ નવા રજીસ્ટર છે તો ફાયદો શું છે કહો કે તે 8051 ના બેંક સ્વિચિંગ જેવું જ છે જ્યારે પણ તમે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન લખો છો ત્યારે જો તમે આ રજિસ્ટરનો ઉપયોગ ફક્ત R7 FIQ થી R14 FIQ સુધી કરવા માટે તમારી ઇન્ટરનેટ સર્વીસ રૂટીનને રીસ્ટ્રીકટ કરી શકો છો તો તમારે કોઈપણ રજિસ્ટર સેવ કરવાની જરૂર નથી જ્યારે તમે કોઈપણ ઇંટરપ્ટ સર્વીસ રૂટીન લખી રહ્યા હોવ ત્યારે આપણે જાણીએ છીએ કે જો આ ઈંટરપ્ટ સર્વીસ રૂટિન નો મુખ્ય ભાગ છે તો તે પહેલાં જો આ ઈંટરપ્ટ સર્વીસ રૂટિન R1 R2 અને R3 નામના રજિસ્ટરનો ઉપયોગ કરે છે તો પછી આપણે આ ઈંટરપ્ટ સર્વીસ રુટિન શરૂ કરતા પહેલા આપણે આ રજિસ્ટરને સેવ કરવું પડશે અને પાછા ફરતા પહેલા R1 R2 અને R3 ને સેવ કરવું પડશે તમારે આ રજિસ્ટર રીસ્ટોર કરવા પડશે R1 R2 R3 રીસ્ટોર કરો અને પછી જ હું રીટર્ન કરી શકું છું શા માટે પાછું કારણ કે કૉલિંગ પ્રોગ્રામમાં આ R1 R2 R3 નો ઉપયોગ કરવામાં આવ્યો હશે આ ઇન્ટર સર્વિસ રૂટીનમાં તે રજીસ્ટરનો ઉપયોગ કરતા પહેલા આપણે તેને સેવ કરી લેવું જોઈએ અને પાછા ફરતા પહેલા આપણે તેને રીસ્ટોર કરવું જોઈએ હવે આ ઓવર રેટ છે જે તમે જાણો છો ખાસ કરીને એમ્બેડેડ એપ્લીકેશન્સ માટે જો હું રીઅલ ટાઇમ એન્વાયર્નમેન્ટ માં કામ કરી રહ્યો હોઉં અને તે ઈંટરપ્ટ આવ્યો હોય અને હવે મારે એક્ચ્યુઅલ ઓપરેશનમાં જતા પહેલા રજિસ્ટર સેવ કરવા પડશે તે રીતે આ ઓવર રેટ છે જો આપણે FIQ મોડમાં હોઈએ તો આપણને R7 FIQ થી R14 FIQ રજિસ્ટરનો અલગ સેટ મળ્યો છે જો તમે તે રજિસ્ટરનો ઉપયોગ કરો તો જ તમે જાણો છો કે તે અગાઉના યુઝર પ્રોગ્રામ જે પ્રોગ્રામનો ઉપયોગ કરી રહ્યો હતો તે રજિસ્ટર કરતાં અલગ છે તે રીતે તમારે આ સેવિંગ પાર્ટ કરવાની જરૂર નથી તમે આ સેવિંગ અને રીસ્ટોર પાર્ટ છોડી શકો છો તમારું ISR ઘણું સિમ્પલ બને છે આ કરી શકાય છે એ જ રીતે આપણને આ સુપરવાઈઝર મોડ મળ્યો છે જ્યાં આ ફક્ત R 13 R 14 તે નવા રજિસ્ટર છે પછી એબોર્ટ મોડ આપણને R 13 R 14 નવા રજિસ્ટર તરીકે મળ્યો છે IRQ ને પણ નવા સમાન રજિસ્ટર તરીકે R 13 R 14 મળ્યો છે અનડિફાઇન્ડ ની જેમ તે સિવાય આ દરેક CPSR રજિસ્ટર દરેક મોડને CPSR રજિસ્ટર મળ્યું છે અને તેને કોરસપોન્ડીંગ SPSR રજિસ્ટર છે જે સેવ કરેલ પ્રોગ્રામ સ્ટેટસ રજિસ્ટર છે જ્યારે પણ તમે કોઈ ચોક્કસ મોડ પર આવો છો ત્યારે પહેલાનું CPSR રજિસ્ટર કોરસપોન્ડીંગ SPSR રજિસ્ટરમાં આપમેળે સેવ કરવામાં આવે છે જ્યારે તમે પાછા જઈ રહ્યા હોવ કે જેથી તમે આ SPSR રજિસ્ટરને CPSR પર કૉપિ કરી શકો અને તમે તે ચાલુ રાખી શકો છો આ રીતે આપણને આ ARM પ્રોસેસરમાં મોટી સંખ્યામાં રજિસ્ટર મળ્યા છે જે આપણને રજિસ્ટર ફાઇલ નો ઉપયોગ કરીને પ્રોગ્રામ્સ લખવામાં મદદ કરે છે જેથી પ્રોગ્રામ વધુ ઝડપી બને છે પછી CPSR રજીસ્ટર તેને 4 ઈમ્પોર્ટન્ટ બિટ્સ N Z C અને V મળ્યા છે જે નેગેટીવ ઝીરો કેરી અને ઓવરફ્લો છે આ 32 બીટ રજીસ્ટરના આ સૌથી સીગ્નીફીકંટ બિટ્સ છે ત્યાં કેટલાક વધુ ઈંટરેસ્ટિંગ બિટ્સ છે આ બિટ્સ નંબર 0 થી 4 છે તે તમે જોયેલા મોડના પાર્ટ માટે રીઝર્વ્ડ છે ત્યાં 6 મોડ છે પરંતુ આ મોડ રજિસ્ટર માં 5 બિટ્સ છે તમે કરી શકો છો જેથી તે ફ્યુચર ના એક્સટેન્શન માટે હોઈ શકે પછી ત્યાં એક બીટ નંબર 5 છે જે T અથવા થંબ ની ઇન્સટ્રકશન સેટ માટે વપરાય છે જ્યારે પણ આ પ્રોસેસર 80 હોય ત્યારે આ ARM પ્રોસેસર થમ્બ ઈન્સ્ટ્રક્શન સેટનો ઉપયોગ કરે છે ત્યારે આ T બીટ 1 ની બરાબર હશે અને જ્યારે તે ARM ઇન્સટ્રકશન સેટનો ઉપયોગ કરી રહ્યો હોય ત્યારે આ T બીટ 0 ની બરાબર હશે તેના દ્વારા કેટલીક સ્પેસિફિક ઇન્સટ્રકશન છે જેને તમે ઈન્સ્ટ્રક્શન સેટ્સ વચ્ચે સ્વિચ કરી શકો છો અને આ T બીટમાં જોઈને તમે સમજી શકો છો કે તે થમ્બ ઈન્સ્ટ્રક્શન સેટનો ઉપયોગ કરી રહ્યો છે કે ARM ઈન્સ્ટ્રક્શન સેટનો પછી ત્યાં બીટ નંબર 6 એ F બીટ છે જે FRQ મોડ અથવા FIQ માટે વપરાય છે જો પ્રોસેસર હાલમાં ફાસ્ટ ઇન્ટરપ્ટ પ્રોસેસિંગ મોડમાં હશે તો આ FIQ બીટ 1 પર સેટ થશે અને જો તે નોર્મલ ઇન્ટરપ્ટ પ્રોસેસિંગ મોડમાં હશે તો આ IRQ બીટ 1 પર સેટ થશે આ CPSR રજિસ્ટર સ્ટ્રક્ચર છે તમે જોશો કે આપણે અત્યાર સુધી જોયેલા અન્ય પ્રોસેસરોની સરખામણી માં આ ઘણું સરળ છે આગળ આપણે આ ARM પ્રોસેસર દ્વારા સપોર્ટેડ ડેટા ટાઈપ્સ પર ધ્યાન આપીશું ત્યાં 6 અલગ અલગ ડેટા ટાઈપ્સ છે 8 બીટ સાઇન્ડ અનસાઇન્ડ 16 બીટ સાઇન્ડ અનસાઇન્ડ 32 બીટ સાઇન્ડ અનસાઇન્ડ આપણી પાસે સાઇન્ડ અને અનસાઇન્ડ બંને નંબરો છે તે 8 બીટ 16 બીટ અથવા 32 બીટ હોઈ શકે છે અને લિટલ એન્ડિયન અને મોટા એન્ડિયન બંને ફોર્મેટ ને સપોર્ટ કરે છે ત્યાં એક પિન છે જેને બિગ એન્ડિયન કહેવાય છે જો તમે કહો કે આ ARM પ્રોસેસરને બિગ એન્ડિયન નામની પિન મળી હોય અને જો તે એક્ટિવેટેડ થાય તો પ્રોસેસર તેને મોટા એન્ડિયન ફોર્મેટ તરીકે લેશે અન્યથા તે તેને લિટલ એન્ડિયન ફોર્મેટ તરીકે લેશે તો તે કેવું છે તે કંઈ નથી પરંતુ કન્વેન્શન બરાબર છે જો તમને કોઈ ઇન્સટ્રકશન મળે તો કેટલાક ડેટા એક 16 બીટ ડેટા અથવા 2 બાઈટ ડેટા કહેવાય છે જ્યાં નંબર 2434 હેક્સ છે હવે જો તમે તેને મેમરી લોકેશન 1000 પર સ્ટોર કરી રહ્યાં હોવ કે જે એક લોકેશન પર હોય અને જો મેમરી 8 બીટ હોય તો નંબર સેવ કરવા માટે એક લોકેશન સફીશીયન્ટ નથી તમારે તેને બે લોકેશન 1000 અને 1001 માં સ્ટોર્ડ કરવાની જરૂર હોય છે હવે એક કન્વેન્શન માં આપણે આ 24 અહીં અને 34 અહીં મૂકી શકીએ છીએ અને બીજા કન્વેન્શનમાં હું 34 અહીં અને 24 અહીં સ્ટોર કરી શકું છું આ કેસ માં બીજા કેસમાં શું થયું છે કે આ લોઅર ઓર્ડર ની બાઈટ લોઅર ઓર્ડર મેમરી લોકેશનમાં સેવ કરવામાં આવી છે અને આ હાયર ઓર્ડર બાઈટ તેને હાયર ઓર્ડર મેમરી લોકેશનમાં સેવ કરવામાં આવી છે જ્યારે પ્રથમ કેસ માં આ લોઅર ઓર્ડર બાઈટ હાયર ઓર્ડર એડ્રેસ પર ગયો છે અને હાયર ઓર્ડર બાઈટ લોઅર ઓર્ડર એડ્રેસ પર ગયો છે પરંતુ ઓપરેશન મુજબ તેમાં કોઈ ડિફરન્સ નથી પરંતુ આ બે ફોર્મેટ છે જે ફોલો કરવામાં આવે છે ઇન્ટેલ આ ફોર્મેટને ફોલો કરે છે અને જો તમે પ્રોસેસર્સની મોટોરોલા સીરિઝ માં જુઓ તેઓ આ પ્રોસેસરને ફોલો કરશે ARM ને લિટલ એન્ડિયન અને મોટા એન્ડિયન બંને ફેસિલિટી મળી છે આ લિટલ એન્ડિયન એટલે કે તે નાના સાથે સમાપ્ત થાય છે આ તે છે આ 34 સૌથી લોએસ્ટ એડ્રેસ પર આવશે અને તે રીતે થશે આ રીતે આપણે કેટલાક ઉદાહરણો જોઈશું જે આ નાના એન્ડિયન અને મોટા એન્ડિયન ફોર્મેટ વચ્ચે ડિફરંશીએટ કરશે પરંતુ ARM બંનેને સપોર્ટ કરે છે અને મોટાભાગના ઇંપ્લીમેંટેશન ને તેઓ માત્ર લિટલ એન્ડિયનને સપોર્ટ કરે છે કારણ કે બંનેને સપોર્ટ આપવાનો કોઈ ફાયદો નથી અને જેમ મેં કહ્યું કે આ ARM મેન્યુફેક્ચર ને લાઇસન્સ આપે છે તેઓ આમાંથી એક ફોર્મેટ સીલેક્ટ કરશે અને તે મુજબ ડેટા પાથ તેના માટે સિન્થેસાઇઝ્ડ કરવામાં આવશે આગળ આપણે ઇન્સટ્રકશન ના સેટ પર ધ્યાન આપીશું જેમ મેં કહ્યું કે ARM માં બે અલગ અલગ ઇન્સટ્રકશન સેટ છે એક ARM ઇન્સટ્રકશન સેટ છે જે સ્ટાન્ડર્ડ 32 બીટ ઇન્સટ્રકશન સેટ છે અને આપણને એક થંબ ઇન્સટ્રકશન સેટ મળ્યો છે જે ઇન્સટ્રકશનનું 16 બીટ કંપરેસ્ડ ફોર્મ છે હવે આ ઇન્સટ્રકશન ને ડેટા પ્રોસેસિંગ ઇન્સટ્રકશન તરીકે આગળ ક્લાસીફાઇડ કરી શકાય છે જ્યાં તે પ્રોસેસિંગ કરે છે જેમ કે એડ એડિશન સબટ્રેક્સન મલ્ટીપ્લીકેશન વગેરે પછી ડેટા ટ્રાન્સફર ઇન્સટ્રકશન એટલેકે રજિસ્ટર પેર વચ્ચે ટ્રાન્સફર રજિસ્ટર અને તેના જેવી મેમરી વચ્ચે ટ્રાન્સફર થાય છે પછી બ્લોક ટ્રાન્સફર તમે મેમરીના એક પોર્શન માંથી ડેટાના બ્લોકને બીજા પોર્શનમાં મૂવ કરી શકો છો જેમાં આપણે બ્રાન્ચિંગ કરી શકીએ છીએ આપણે ત્યાંથી એક લોકેશન થી બીજા લોકેશનની બ્રાન્ચ માં જઈ શકીએ છીએ મલ્ટીપ્લીકેશન પછી કંડીશનલ એકઝીક્યુશન અને સોફ્ટવેર ઈંટરપ્ટ આ ARM ઇન્સટ્રકશનની વિવિધ કેટેગરી છે જે આપણી પાસે છે થંબ ની ઇન્સટ્રકશન સ્ટાન્ડર્ડ માઇક્રોકન્ટ્રોલર અને માઇક્રોપ્રોસેસર ઇન્સટ્રકશનની નજીક છે જે આપણે જાણીએ છીએ તે 16 બીટ કમ્પ્રેસ્ડ ફોર્મેટ છે 32 બિટ્સમાં આપણને બે ઇન્સટ્રકશન મળી છે જો તમે ઇન્સટ્રકશનને ઍક્સેસ કરી રહ્યાં હોવ તો તમને એક સમયે બે ઇન્સટ્રકશન મળશે તે રીતે કોડ ની ડેંસિટી વધુ સારી હશે અને તે ઘણા CISC પ્રોસેસરો કરતાં વધુ સારી છે તે રીતે આ ખૂબ જ સરસ બાબત છે કે કોડ ની ડેંસિટી નો અર્થ સમજાય છે કોઈ ચોક્કસ કાર્ય માટે જો મારે એક પ્રોસેસર માં કોડની 100 લાઇન્સ અને બીજા પ્રોસેસરમાં કોડની 50 લાઇન્સ લખવી હોય તો બીજા પ્રોસેસરને પહેલા કરતા વધુ સારી કોડની ડેંસિટી મળી છે તે મેમરી બાઈટ ના સંદર્ભમાં માપવામાં આવે છે કે પ્રોગ્રામને સ્ટોર કરવા માટે કેટલા બાઈટની જરૂર છે તે રીતે કોડની ડેંસિટી વધુ સારી રહેશે અને પાઇપલાઇન ના ફોર્મ માં ડાઈનેમિક ડિકમ્પ્રેશન છે ARM થમ્બ ઇન્સટ્રકશન સીધી રીતે એકઝીક્યુટ કરવામાં આવતી નથી તેઓ ARM ઇન્સટ્રકશનમાં કન્વર્ટ થાય છે અને પછી એકઝીક્યુટ કરવામાં આવે છે તે બેઝિકલી ડીકોમ્પ્રેશનના ફોર્મમાં છે જે થાય છે તે રીતે થંબની ઇન્સટ્રકશન ARM ઇન્સટ્રકશન કરતાં સ્લો હશે